અસાઇનમેન્ટ 4 પ્રોબ્લેમ 1 5 આપણે આજે અસાઇનમેન્ટ 4 સોલ્વ કરીશું તે ડાઇલેક્ટ્રિક અને કેટલીક મૅગ્નેટોસ્ટેટિક્સ પ્રોબ્લેમ ની ચિંતા કરે છે તેથી એમાં પ્રથમ પ્રોબ્લેમ છે કે જો આ ડાઇલેક્ટ્રિક માટે બિંદુ ચાર્જ ઇમેજ પ્રોબ્લેમ સાથે સંબંધિત છે તેથી પ્રશ્ન નંબર 1 એક બિંદુ ચાર્જ q એક ડાઇલેક્ટ્રિક સેમી ઈન્ફિનિટ સ્લેબની સામે છે સેમી ઈન્ફિનિટનો અર્થ એ છે કે આ બાજુથી અનંત તરફ છે અને તેની સામે d અંતર પર એક ચાર્જ q છે આ મટીરીયલનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે સમતલ ને y z સમતલ તરીકે લઈ જાઓ તેથી આ સમતલ કાળો સમતલ y z સમતલ તરીકે લેવામાં આવશે તેથી કે આ દિશા એ x દિશા છે આ રિજન માં x0 માટે પોટેન્ટિઅલ અને વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો તેથી જો તમે આ રિજનમાં પોટેન્ટિઅલ અને વિદ્યુતક્ષેત્રની ગણતરી કરવા માંગતા હો તો આપણે x d પર એક ઇમેજ ચાર્જ q1 મૂકીએ છીએ તેથી આપણે વિરુદ્ધ બાજુએ d અંતરે એક ઇમેજ ચાર્જ q1 મૂકીએ છીએ તો આ ચાર્જ q1 છે તેથી નોંધ્યું છે કે પોઈઝન સમીકરણ x0 રિજનમાં સેટિસ્ફાઇડ છે અને અન્ય રિજનમાં પોટેન્ટિઅલ અને ફિલ્ડની ગણતરી કરવા માટે આપણે અહીં આ રિજનમાં એક ચાર્જ q2 મૂકીએ છીએ અને આ ક્ષેત્રમાં પોટેન્ટિઅલ અને ફિલ્ડની ગણતરી કરવા માટે છે તેથી જરૂરી બાઉન્ડ્રી કન્ડિશન સેટિસ્ફાઇ કરવા માટે જરૂરી ફિલ્ડમાં કોઈ ચાર્જ નથી આપણે શું જોઈએ તો ચાલો જોઈએ કે હવે આપણે શું કરવું છે આ એક ડાઇલેક્ટ્રિક માધ્યમ છે તેથી તેથી ત્યાં 2 બાઉન્ડ્રી કન્ડિશન છે બાઉન્ડ્રી કન્ડિશન એ હશે કે D લંબ સતત હોય અને EII સમાંતર સતત હોય અને નોંધ લો કે આ 2 બાઉન્ડ્રી કન્ડિશનને સેટિસ્ફાઇ કરવા આપણે 2 અજ્ઞાત q1 અને q2 રજૂ કર્યા છે તેથી હવે જો આપણે આ ડાઇલેક્ટ્રિક લઈએ તો સરફેસથી d અંતરે ચાર્જ q હોય છે અને બીજી બાજુ q1 ચાર્જ કરીએ છીએ આ બાજુ ડાઇલેક્ટ્રિક અચળાંક k પછી આ 2 ચાર્જને કારણે વિદ્યુતક્ષેત્ર છે અને આ વિદ્યુતક્ષેત્ર ફક્ત x0 રિજનમાં હશે તે ફક્ત આ રિજનમાં માન્ય રહેશે અને તે qલીધે ક્ષેત્ર E q1લીધે ક્ષેત્ર E હશે અને બાઉન્ડ્રી કન્ડિશન ની નોંધ લો કે આપણને ફક્ત આ ક્ષેત્ર અને ઇન્ટરફેસ પર D માં રસ છે તેથી આપણે અહીં તેની ગણતરી કરીશું આપણે y અને z અંતર પર ગણતરી કરીશું આ બિંદુએ x 0 છે તેથી અહીં q બહાર આવવાને લીધે વિદ્યુતક્ષેત્ર E q4π0 છે આપણે બિંદુ yjzkતરફ જોઈ રહ્યા છીએ અને qને લીધે તે x અક્ષ પર d પર છે તેથી તે diy2z2d232 છે q ને લીધે ફિલ્ડ q1 ને લીધે ફિલ્ડ જે E 14π0 q yjzk diy2z2d232 14π0 q1 yjzkdiy2z2d232છે તે x ≥ 0 રિજનમાં ફિલ્ડ છે E 14π0 q yjzk diy2z2d232 14π0 q1 yjzkdiy2z2d232 for x ≥ 0 x ≤ 0 રિજન માટે કેવી રીતે આ કિસ્સામાં આપણે ચાર્જ ની ગણતરી કરીએ છીએ જેમ કે જમણી બાજુએ ચાર્જ q2 છે તેથી આ કિસ્સામાં x0 રિજન માટેનું ફિલ્ડ તેથી આ બાજુ E 14π0 q2 yjzk diy2z2d232 છે અને આ ફિલ્ડ x ≤ 0 માટેના રિજન માટે માન્ય છે E 14π0 q2 yjzk diy2z2d232 for x≤0 હવે મને બાઉન્ડ્રી કન્ડિશન લાગુ કરવી પડી બાઉન્ડ્રી કન્ડિશન મને કહે છે કે D લંબ સમાન છે તેથી આ સરફેસ માટે D લંબ એ x0 માટે x દિશામાં D હશે DkEx છે તેથી D k4π0 q2 y2z2d232છે અને x ≥ 0 માટે D લંબ એ DEx હશે જે D 14π0 qdq1d 1y2z2d232 છે જો હું તેને બરાબર બનાવું તો ચાલો અમુક ટર્મ 14π0કેન્સલ કરો For x≤0 DkEx k4π0 q2 y2z2d232 For x ≥ 0 DEx 14π0 qdq1d 1y2z2d232 તેથી અંતર કેન્સલ થાય છે અને અમે બાકી છે જો હું D લંબ 2 બાજુઓ પર સમાન બનાવું તો kq2 qq1છે જે મારું સમીકરણ 1 છે kq2 qq1 q2qq1 equ 2 equ 1 ⟹q2k12q q22k1q q1q2 q2k1 1q q11 kk1q q1 k 1k1q અને બીજું સમીકરણ એ EII સમાંતર સમાન છે અને તે તરત જ મને q2qq1આપે છે આ મારું સમીકરણ 2 છે હવે આપણે આ 2 સમીકરણો ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ જો હું નંબર 2 થી નંબર 1 ને બાદ કરું તો આ મને q2k12q અથવા q22k1q આપે છે અને આમાંથી હું q1 ની ગણતરી કરી શકું છું જે q1q2 q હશે જે q12k1 1q છે તે q11 kk1qઅથવા q1 k 1k1q છે નોંધ લો કે જો k1 છે તેનો અર્થ છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ ત્યાં નથી પછી q2 એ q તરીકે બહાર આવે છે અને q1 એ 0 હોવાનું બહાર આવે છે કેસ હોવા જ જોઈએ વિદ્યુતક્ષેત્ર વિશે શું હવે જો મારે અહીં વિદ્યુતક્ષેત્ર દોરવું હોય તો અહીં q છે તેથી x ≤ 0 માટેના રિજનમાં વિદ્યુતક્ષેત્ર એવું બનશે કે ચાર્જ તે જ બિંદુ પર બેઠો છે જ્યાં q છે પરંતુ તે 2k1 કરતા થોડો ઓછો છે તેથી ફિલ્ડ લાઇન q ની સ્થિતિમાંથી નીકળતી સીધી લાઇન જેવી દેખાશે આ રીતે ફિલ્ડ લાઇન x ≤ 0 રિજનમાં જોવા જઈ રહી છે તે આ રિજન છે જાણે અહીં કોઈ ચાર્જ q બેઠો હોય અને અહીં q બેસશે અથવા q1 જે k 1k1qજેટલું છે જો k એ 1 ની નજીક હોય તો તે ખૂબ જ નાનો ચાર્જ છે પરંતુ તે વિદ્યુતક્ષેત્ર ને થોડીક કર્વચર આપશે અને તેથી આ બાજુની વિદ્યુતક્ષેત્ર રેખાઓ આના જેવી લાગે છે કારણ કે તે નેગેટિવ ચાર્જ તરફ વળશે તેથી સમસ્યા 1 માં જોવા જેવી ફિલ્ડ લાઇન આ રીતે છે આગળ આપણે પ્રોબ્લેમ 2 ને સોલ્વ કરીએ જે કહે છે કે સોલિડ ઈન્ફિનિટી લોન્ગ સિલિન્ડર ની અક્ષ x અક્ષ સાથે હોય છે તેથી અહીં એક સોલિડ ઈન્ફિનિટી લોન્ગ સિલિન્ડર છે જો ત્યાં z અક્ષ પર અક્ષ હોય અને પોલરાઇઝેશન PP0x છે અને વ્યાખ્યા દ્વારા ડાઇલેક્ટ્રિક ની અંદરનું ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર એ D 0E P છે જ્યાં E વિદ્યુતક્ષેત્ર છે આપણે આ પોલરાઇઝેશનને લીધે વિદ્યુતક્ષેત્રની ઘણી વખત ગણતરી કરી છે જે E P20 તરીકે આપવામાં આવે છે અને તેથી D P2P હશે જે DP2 છે આપણો જવાબ DP2 x છે PP0x D 0E PE P20 D P2PP2P2 x આગળની પ્રોબ્લેમ નંબર 3 એક પરેલલ પ્લેટ કેપેસિટર z અક્ષ પર લંબ મૂક્યો છે તેથી આપણે ફ્રિન્જ ઇફેક્ટ ને અવગણી શકીએ છીએ અને તે એક તરફ ડાઈઈલેક્ટ્રિક અચળાંક k1 અને બીજી બાજુ ડાઈઈલેક્ટ્રિક અચળાંક k2સાથે 2 ડાઈઈલેક્ટ્રિક સ્લેબ વહન કરે છે ફ્રિન્જ ઇફેક્ટને અવગણીને ડાઇલેક્ટ્રિક ઇંટરફેસ પર બાઉન્ડ્રી કન્ડિશન શું છે જો આપણે ફ્રિન્જ ઇફેક્ટને અવગણીએ કેપેસિટર ચાર્જ થાય ત્યારે વિદ્યુતક્ષેત્ર પ્લેટો માટે લંબ બનશે અને તેથી બાઉન્ડ્રી કન્ડિશન Ez1Ez2 હશે તે બાઉન્ડ્રી કન્ડિશન છે Ez1Ez2 ચાલો હવે પ્રશ્ન નંબર 4 ને સોલ્વ કરીએ એક ગોળો પોલરાઇઝેશન PP0 z ધરાવે છે તેથી અહીં તે ગોળો છે તે પોલરાઇઝેશન PP0 z ધરાવે છે આ ઇક્વેટર ની બહાર સમતલમાં z ને લંબ વિદ્યુતક્ષેત્ર છે તેથી આપણે ઇક્વેટર ની બહાર તેનું વિદ્યુતક્ષેત્ર જાણવા માગીએ છીએ તેથી તેનો અર્થ છે કે આપણે લાલ રંગ દ્વારા બતાવેલ આ બિંદુએ વિદ્યુતક્ષેત્ર જાણવું છે હું કાં તો સ્પષ્ટ રીતે તેની ગણતરી કરી શકું છું અથવા બાઉન્ડ્રી કન્ડિશન નો ઉપયોગ કરી શકું છું હું જાણું છું કે આ ગોળા માટે વિદ્યુતક્ષેત્ર અંદરની વિરુદ્ધ દિશામાં છે અને અંદર વિદ્યુતક્ષેત્ર E P30આપવામાં આવે છે જે આ કિસ્સામાં E P030 z છે અને આ વિદ્યુતક્ષેત્ર અહીંની બાઉન્ડ્રી તરફ સતત ચાલે છે કારણ કે આ બિંદુ ઇક્વેટર પર આ ટેન્જેન્શલ વિદ્યુતક્ષેત્ર છે તેથી Eoutside Einside છે અને આ EII સમાંતર સતત છે અને આ તમને તરત જ Eoutside P030 z આપે છે ચાલો સ્પષ્ટ ગણતરી દ્વારા પણ આ જવાબ મેળવીએ E P30 P030 zEoutside EinsideEoutside P030 z સ્પષ્ટ ગણતરીમાં આપણે જાણીએ છીએ કે આ ગોળાના કેન્દ્ર માં એક ડાયપોલ P 4π3R3P ને કારણે બહાર ફિલ્ડ E છે તેથી ફિલ્ડની બહાર એવું છે કે ત્યાં કેન્દ્ર પર બિંદુ ડાયપોલ P બેઠા છે અને આને કારણે વિદ્યુતક્ષેત્ર E 14π0 3P rr Pr3 છે આ કિસ્સામાં r યુનિટ વેક્ટર z ની દિશામાં લંબ છે તેથી P r0 છે તેથી વિદ્યુતક્ષેત્ર E 14π0 r3× 4π3R3Pછે P પોલરાઇઝેશન છે હવે ચાલો ટર્મ r3અને 4 કેન્સલ કરીએ અને મારી પાસે E P30 છે આપણે બાઉન્ડ્રી કન્ડિશન નો ઉપયોગ કરીને ખરેખર જવાબ મેળવ્યો હતો rr Pr3 14π0 r3× 4π3R3P P30 હવે પછીની પ્રોબ્લેમમાં આપણને પૂછવામાં આવે છે કે શું R ત્રિજ્યા ના ડાઇલેક્ટ્રિક ગોળાના કેન્દ્રમાં એક બિંદુ ચાર્જ q રાખવામાં આવે છે તેથી આ ડાઇલેક્ટ્રિક અચળાંક k નો એક ડાઇલેક્ટ્રિક ગોળો છે અને તેની મધ્યમાં આપણી પાસે ચાર્જ q છે પોટેન્ટિઅલ શું છે પોટેન્ટિઅલની ગણતરી કરવા માટે હવે હું વિદ્યુતક્ષેત્રની ગણતરી કરીશ E ની ગણતરી કરવા માટે આપણે ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં ગોસ લૉ દ્વારા જઈશું જે Dfree છે આ કિસ્સામાં કેન્દ્રમાં બેઠેલા આ બિંદુ ચાર્જથી જ free ઉદ્દભવે છે અને તેથી જો હું D dv કરું છું જે D dv free dv હશે તો ડાયવર્જન્સ થીયરમ દ્વારા D dsfree dv છે અને આ મને D dsQ આપે છે કારણ કે સિમ્મેટ્રી દ્વારા ત્યાં એક સ્ફેરિકલ સિમ્મેટ્રી D ફક્ત રેડિયલ ઘટક બનશે તેથી બધા D એ રેડિયલ ઘટક છે તેથી આ D 4πr2Q આપે છે જે D Q4πr2 r છે જો તમે વેક્ટર લો તો તે રેડિયલ દિશામાં છે તે મારો D છે 4πr2Q D Q4πr2 r અને આમાંથી અહીંયા હું વિદ્યુતક્ષેત્રની ગણતરી કરી શકું છું અને આપણે પહેલેથી જ D ની ગણતરી કરી છે જે D Q4πr2 r છે r ≤ Rમાટે Dk0E છે અને તેથી વિદ્યુતક્ષેત્ર E 1kQ4π0 r2r છે જે રેડિયલ દિશામાં છે અને rR માટે D 0E છે પણ વેક્ટર ચિન્હ પણ ફાઇન છે તેથી E Q4π0 r2r રેડિયલ દિશામાં છે નોંધ લો કે E બાઉન્ડ્રીની પાર અસતત છે તો ચાલો જોઈએ કે મારે E ને r સાથે આલેખ કરો તો અહીં rR છે જો ત્યાં કોઈ ડાઇલેક્ટ્રિક ન હોત તો ફિલ્ડ આ રીતે ચાલ્યું હોત જો કે ડાઇલેક્ટ્રિક ને કારણે આંતરિક ભાગ સહેજ ઓછો થાય છે તે પરિબળ k દ્વારા ઓછું થાય છે અને તેથી તે પરિબળ k દ્વારા ઓછું થાય છે સરફેસ પરના સરફેસ ચાર્જને કારણે આ રીતે વિદ્યુતક્ષેત્ર તૂટી જાય છે r ≤ R Dk0E E 1kQ4π0 r2r rR D 0E EQ4π0 r2r હવે પોટેન્ટિઅલની ગણતરી કરવા માટે હું જાણું છું કે V E છે તેથી rR માટે ∂V∂r Q4π0 r2 છે અને V0 લેવું જોઈએ આ ઇન્ટીગ્રેશન કરવું સરળ છે તમે તે બિંદુ ચાર્જ માટે ઘણાં બધાં કરી લીધાં છે જે V Q4π0 rછે r ≤ R માટે ∂V∂rE Q4π0k r2 છે તેથી જો હું rRdVકરું તો તે Q4π0krRdrr2 છે અને આ મને VR Vr Q4π0k 1rrR આપે છે V E rR ∂V∂r Q4π0 r2 V0 V Q4π0 r r ≤ R ∂V∂rE Q4π0k r2 rRdV Q4π0krRdrr2 VR Vr Q4π0k 1rrR Q4π0k1R 1r VrVR Q4π0kRQ4π0kr Q4π0R Q4π0kRQ4π0kr Q4π0 1kr1R 1kR Vr Q4π01krk 1kR તો r ≤ R માટે હું VR Vr Q4π0k1R 1r મેળવી શકું છું અને તેથી VrVR Q4π0kRQ4π0kr છે આની ગણતરી સહેલાઇથી કરી શકાય છે કારણ કે હું જાણું છું કે અનંતને ધ્યાનમાં રાખીને Vr Q4π0R Q4π0kRQ4π0kr લખી શકાય છે જે Vr Q4π0 1kr1R 1kR છે અને તે તમારો જવાબ છે ચાલો આપણે તેને વધુ આગળ વધારીએ Vr Q4π01krk 1kR છે નોંધ લો કે જો rR હોય તો આ ટર્મ કેન્સલ થાય છે અને તમને 1Rમળે છે જે બરાબર હોવું જોઈએ મને લાગે છે કે મેં મેં અસાઇમેન્ટ માં તમને જે પ્રોબ્લેમ આપી છે આ સાઇન ખોટી રીતે આપવામાં આવ્યું છે તેથી હવે તે ઠીક કરો